આપણે જોયું છે કે ત્યાં 2 ફોર્મ્યુલા છે રેલે જીન્સ અને વેનની ફોર્મ્યુલા જે તમને રેડિયેશન ની ડેન્સિટિ આપે છે આ તમને u 8π2kTc3 આપે છે અને આ તમને u α3e βνkT આપે છે અને સત્ય વચ્ચે ક્યાંક છે કારણ કે કર્વ બંને છેડે એક અથવા બીજી મર્યાદામાં બંધબેસતો નથી અને આનું નિરાકરણ લાવવા અને u એ 8π2Eνc3 સ્વરૂપનું હોવું જોઈએ આ સાચી ફોર્મ્યુલા છે આ સૂત્ર ચોક્કસ રીતે લેવામાં આવ્યું છે તેથી આપણે જેની જરૂર છે તે છે E જે રેલેગ જીન્સ અનુસાર k T છે અને વેન નું પ્રપોરર્શન મુજબ νe βνkT છે અને સત્ય વચ્ચે ક્યાંક છે તેથી આ ક્વોન્ટમ હાયપોથીસિસ દ્વારા ઉકેલવામાં આવે છે તે કહે છે કે ઓસિલેટર માં એનર્જિ નું સતત ડિસ્ટ્રિબ્યુસન થઈ શકતું નથી પરંતુ h ના એકમોમાં એનર્જિ લઈ શકે છે h એ થોડો કોન્સટન્ટ છે તેથી ફ્રિક્વન્સી સાથે ઓસિલેટરની એનર્જિ 0h 2h 3h વગેરે હોઈ શકે છે પરંતુ ક્લાસિકલ રીતે સતત ન હોઈ શકે પરંતુ હવે તે સતત હોઈ શકે નહીં ચાલો જોઈએ કે આ રેડિયેસન ની સ્પેક્ટરલ ડેન્સિટિ ના ડિસ્ટ્રીબ્યુશન માટે યોગ્ય ફોર્મ્યુલા અથવા પ્લેન્ક્સPlanks'ની ફોર્મ્યુલા મેળવવામાં કેવી રીતે મદદ કરે છે તેથી ધારો કે ઓસિલેટરમાં એનર્જિ હોય તો nhν અને ટેમ્પરેચર T પર તેમાં એનર્જિ હોવાની પ્રોબેબિલીટી nhν e nhνkT ના પ્રમાણમાં છે તે પ્રપોર્શન પ્રોબેબિલીટી છે તેથી પ્રોબેબિલીટી e nhνkTn0e nhνkT ના સમાન હશે એનર્જિ 0 થી શરૂ થતી અનંત I સુધી હોઈ શકે છે તેથી આ પ્રોબેબિલીટી છે કારણ કે આ e nhνkT ના પ્રમાણમાં છે મેં તેને આ દ્વારા સામાન્ય બનાવ્યું છે અને તમે જોઈ શકો છો કે કોઈ પણ મૂલ્ય હોવાની પ્રોબેબિલીટી એક થવાની છે થોડી એનર્જિ બરાબર તેથી હવે આ પ્રોબેબિલીટી છે જે હું e nhνkT1 e hνkT તરીકે લખી શકું છું તેથી અવરેજ એનર્જિ E એનર્જિ n0nhνe nhνkT1 e hνkT તેથી હું આને 11 e hνkTn0nhνe nhνkT તરીકે લખવાનો છું અને મારે આનું ઈવેલ્યુએટ કરવું પડશે ચાલો આપણે તે કરીએ તેથી n0nhνe nhνkT ની ગણતરી કરવા માટે હું આને β1kT લખવા જઈ રહ્યો છું તેથી હું આ ને n0nhνe βnhν તરીકે લખવા જઈ રહ્યો છું જ્યાં β1kT અને આ ને ddβn0e βnhν છે પરંતુ આ રકમ આપણે હમણાં જ કરી છે તેથી આ છે ddβ11 e βhν આ એનર્જિ ઓ પણ આપણે ફ્રિક્વન્સી v ની સાથે ઓસિલેટરની અવરેજ એનર્જિ ની ગણતરી કરવા માંગીએ છીએ તેથી આપણે માની લઈએ કે ઓસિલેટરમાં એનર્જિ nhν હોય છે પછી બોલ્ટ્ઝમેન ના મતે તેમાં એનર્જિ nhν હોવાની પ્રોબેબિલીટી e nhνkT હશે જ્યાં T ટેમ્પરેચર છે તેના પ્રમાણમાં છે અને તેથી પ્રોબેબિલીટી જાતે જ e nhνkTn0e nhνkT થવાની છે હવે આપણે આખી વાત સામાન્ય કરી દીધી છે ઠીક છે હવે n0e nhνkT11 e hνkT જે ehνkTehνkT 1 બરાબર છે તેથી આ આપણે ગણતરી કરી છે તેથી અવરેજ એનર્જિ E જે n0nhν×probability that energy is nhν જેટલી જ રહેશે તેથી હું તેની એનર્જિ nhν ની પ્રોબેબિલીટી દ્વારા ગુણાકાર ની ગણતરી કરું છું અને પછી સરવાળો કરું છું તેથી આ n0nhνe nhνkTn0e nhνkT ની બરાબર મળે છે તેથી ચાલો હવે આપણે આ ની ગણતરી કરીએ આ કરવા માટે હું એક ટ્રીક કરું છું n0nhνe nhνkT હું n0nhνe βnhν તરીકે લખું છું જ્યાં β1kT અને આને ddβ∑e βnhν તરીકે લખી શકાય છે પરંતુ આ આપણે ગણતરી કરી છે આ ddβ11 e βhν મળે છે જે પછી 11 e βhν2e βhνhν ના બરાબર મળે છે ઠીક છે તેથી આપણે જે શોધી કાઢ્યું છે તે એ છે કે ક્વોન્ટમ હાયપોથેસિસ અને બોલ્ટ્ઝમેન પ્રોબેબિલીટી નો ઉપયોગ કરીને કે ઓસિલેટરની અવરેજ એનર્જિ hν ehνkT 1 અને તેથી u એ 8π2c3hν ehνkT 1 થાય છે નોટિસ કરો જે 8πh3c31 ehνkT 1 છે નોટિસ કર્યું કે u એ 3f નંબર 1 સ્વરૂપનું છે નંબર 2 જો T→ ∞ જે ખૂબ મોટો અથવા નાનો હોય તો પછી ehνkT 1 એ ehνkT બને છે અને u બને છે 8πh3c3e hνkT જે વેન ની ફોર્મ્યુલા છે અને જો T→ 0 જે ખૂબ જ નાનું છે તો ehνkT→1hνkT અને u બને છે 8π2c3kT જે રેલે જીન્સ છે તેથી ક્વોન્ટમ હાયપોથેસિસ દ્વારા પ્રાપ્ત આ ફોર્મ્યુલા વેન ની ફોર્મ્યુલા અને યોગ્ય મર્યાદાઓમાં રેલે જીનની ફોર્મ્યુલા ને યોગ્ય રીતે વધુ મહત્વપૂર્ણ છે ફોર્મ્યુલા u 8πhν3c31 ehνkT 1 પ્રયોગોને બંધ બેસે છે તેથી આ સ્પેક્ટરલ ડેન્સિટિ માટેની ફોર્મ્યુલા છે અને તે ક્વોન્ટમ હાયપોથેસિસ ની પુષ્ટિ કરે છે કે આવૃત્તિ સાથેનું ઓસિલેટર ફક્ત h ના એકમોમાં જ એનર્જિ લે છે સ્ટેફન બોલ્ટ્ઝમેનના કાયદા વિશે કેવું છે તેથી ચાલો આપણે ∫udν ને ઇન્ટીગ્રેટ કરીએ તે∫08πhν3c31 ehνkT 1dν મળે છે Tx ને બદલી એ પછી આ ફોર્મ્યુલા ∫08πhT3x3c31 ehxkTdx બનશે જે કઈ નહીં પરંતુ 8πhT4c3∫0x31 ehxkdx છે જે પ્રપોર્શન T4 છે અને તમે આ માટે સ્ટેફન બોલ્ટ્ઝમેન કો ઈફીસીએન્ટ માટે કો ઈફીસીએન્ટ નક્કી કરી શકો છો તેથી આ વ્યાખ્યાનને સમાપ્ત કરવા માટે અમે તમને જે બતાવ્યું છે તે એ છે કે રેલે જીનની ફોર્મ્યુલા અને વેન ની ફોર્મ્યુલા યોગ્ય ફોર્મ્યુલાની 2 મર્યાદાઓ છે જે ક્વોન્ટમ હાયપોથેસિસ માંથી લેવામાં આવી છે તેથી હવેથી આપણે માની લઈએ છીએ કે ઓસિલેટરનું એનર્જિ સ્તર ક્વોન્ટાઇઝ કરવામાં આવે છે ક્વોન્ટાઇઝેશન માટેના અન્ય કયા પુરાવા હોઈ શકે છે જે આપણે આગામી વ્યાખ્યાનમાં જોઈશું કે તમે આ હાયપોથેસિસ ને વધુ વિસ્તૃત કરી શકો છો જેમાં રેડિયેશન નો સમાવેશ કરી શકો છો કે રેડિયેશન નું પણ ક્વોન્ટાયજ્ડ થવું જોઈએ અને મિકેનિકલ ઓસિલેટર્સનું પણ ક્વોન્ટાયજ્ડ કરવું જોઈએ તેથી અત્યાર સુધી અમે કહ્યું છે કે માત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓસિલેટર્સ જે ઓસિલેટર્સ રેડિયેશન આપી રહ્યા છે તેનું ક્વોન્ટાયજ્ડ કરવામાં આવે છે આપણે જોઈશું કે મિકેનિકલ ઓસિલેટર્સ નું પણ પ્રમાણ કરવામાં આવશે અને તેઓ નીચા ટેમ્પરેચર એ ઘનપદાર્થોની વિશિષ્ટ ગરમીની વર્તણૂક સમજાવે છે જેથી કે ક્વોન્ટાઇઝેશન માટે પુરાવા સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ બને છે પછી ત્યાંથી ઉપડી જશે